નમસ્કાર વ્યવહારુ અભિગમ સાથે સેવાઓ માર્કેટિંગ પર આ સત્રમાં આપનું સ્વાગત છે મારું નામ ડો બિપ્લબ દત્ત છે અને મારી સંપર્ક વિગતો અહીં આપવામાં આવી છે મને તમારો કોઈ ફીડબેક હોય તો લખી શકો છો અને શક્ય તેટલા તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ હવે આપણે પાઠ 13 પર જઈએ છીએ જે સેવાઓ માર્કેટિંગ સંશોધન વિશે છે તો પહેલા આપણે સંશોધનનાં પ્રશ્નો જોઈએ જે પૂછી શકાય છે અથવા તે પૂછવાની જરૂર છે અને તમે જે સેવાઓ પૂરી પાડવા જઈ રહ્યા છો અને છેલ્લે અમે માર્કેટિંગ સંશોધન માટે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે જવાબ આપશું સંશોધન પ્રશ્નો આના જેવા છે કંપનીની ક્ષમતાઓ સમજો અમે કંપનીથી શરૂઆત કરીએ છીએ અને અમારે કંપનીની ક્ષમતાઓ સમજવી પડશે તો અમારા મેનેજરો અને કર્મચારીઓની ક્ષમતાઓ અને કામગીરીનું સ્તર શું છે મારી કંપનીના નેટવર્કમાં વર્તમાન શક્તિઓ અનન્ય સંસાધનો લક્ષ્ય સેગમેન્ટ ઉત્પાદન ડિઝાઇન ઉત્પાદન પ્રક્રિયા અને મૂલ્યની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક લાભ શું છે વર્તમાન નબળાઈઓ અથવા મારા કંપનીના સ્પર્ધાત્મક ગેરફાયદા શું છે પછી અમે કલસ્ટર પૃથક્કરણ મારફતે ગ્રાહક સેગમેન્ટને ઓળખવાનો પ્રયત્ન કરશું ક્લસ્ટર વિશ્લેષણ એક આંકડાકીય જૂથ છે જે જૂથના સમાન ગ્રાહકોને એકસાથે રાખવામાં મદદ કરી શકે છે અને તેમને અન્ય ગ્રાહકોથી અલગ કરી શકે છે પ્રશ્ન એ છે કે અમારા ગ્રાહકો કોણ છે તેમની જરૂરિયાતો શું છે તેઓ હાલમાં તેમની જરૂરિયાત કેવી રીતે સંતોષે છે તેમની પ્રેરણાઓ શું છે તેમની સુષુપ્ત અથવા અપૂર્ણ જરૂરિયાતો શું છે તેમની ભાવિ જરૂરિયાતો શું હશે અને શું તેઓ તેમની જરૂરિયાતોને સંતોષવાની તેમની વર્તમાન રીત કરતાં અમારા નવા ઉત્પાદન અથવા સેવા ખ્યાલને પસંદ કરશે પછી આપણે માર્કેટિંગ વાતાવરણને સમજવા જઈએ છીએ તો બજારમાં વર્તમાન પ્રવાહો શું છે વર્તમાન બજારો અને અન્ય બજારોની રાજકીય સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિ કે જેમાં આપણે કાર્ય કરી શકીએ છીએ અમારી ઓફરના વેચાણ અને ઉપયોગને કયા કાયદાઓ નિયંત્રિત કરશે અમારા સ્પર્ધકોને સમજવું આપણે બહુપરીમાણીય સ્કેલિંગનો ઉપયોગ કરીને પરસેપ્ચ્યુઅલ મેપિંગનો ઉપયોગ કરવો પડશે કોણ અમારા ઉત્પાદનો સાથે સ્પર્ધા કરે છે અમારા બર્ગર વિરુદ્ધ તેમના બર્ગર બ્રાન્ડ પ્રાઇવેટ લેબલ વિરુદ્ધ મેકડોનાલ્ડ્સ ઉદ્યોગ ફાસ્ટ ફૂડ વિરુદ્ધ તમામ ખાદ્ય અને પીણાં અને ગ્રાહક ખર્ચમાં હિસ્સાની જરૂર છે તો તેમના વર્તમાન અને ભવિષ્યના ઉદ્દેશ અને વ્યૂહ શું છે તેમના અનન્ય સંસાધનો લક્ષ્ય સેગમેન્ટ ઉત્પાદન ડિઝાઇન ઉત્પાદન પ્રક્રિયા અને તેમના નેટવર્કમાં મૂલ્ય ઉમેરવાના સંદર્ભમાં તેમનો સ્પર્ધાત્મક લાભ શું છે સ્પર્ધાત્મક ગેરફાયદા શું છે મારા સ્પર્ધકોને સમજશક્તિ નકશામાં કેવી રીતે મૂકવામાં આવે છે પછી અમે માર્કેટ સર્વે દ્વારા બજારની માંગનો અંદાજ કાઢીએ છીએ તો કેટલા લોકો તેમની જરૂરિયાતો સંતોષવા માટે નવી ઓફર ખરીદવાની શક્યતા છે હવે તેઓ ઓફર માટે કઈ કિંમત ચૂકવવા તૈયાર છે શું સાહસ નફાકારક બનશે રોકાણ પર વળતર શું હશે પછી આપણે ગ્રાહક અથવા ખરીદદારના વર્તનને સમજવા જઈએ છીએ આ માહિતી સંગ્રહ તકનીકમાં અવલોકનો ફોકસ ગ્રુપ વર્તણૂકીય ડેટા પ્રયોગો વગેરેનો સમાવેશ થાય છે તેમના પરિવાર અથવા કંપનીમાં કોણ અમારી ઓફરિંગની ખરીદી શરૂ કરે તેવી શક્યતા છે તેમના કુટુંબમાં કોણ અમારી ઓફરની ખરીદીને પ્રભાવિત કરે છે અમારી ઓફરનો ઉપયોગ કોણ કરે તેવી શક્યતા છે અમારી ઓફર ખરીદવા માટે કોણ નિર્ણય કરી શકે છે સંચારની કઈ ચેનલો આરંભ કરનાર પ્રભાવક વપરાશકર્તા નિર્ણાયક ખરીદદાર સામે આવે છે તો મીડિયાની આદતો શું છે ઉપરોક્ત ભૂમિકાઓની રૂપરેખા શું છે તેઓ કઈ માન્યતાઓ મૂલ્યો વલણ અને અભિપ્રાય ધરાવે છે તેમના પરિવાર અથવા કંપનીમાં તેઓ ક્યારે અને ક્યાં અમારી ઓફર ખરીદવાનું નક્કી કરે છે તેમના કુટુંબ અથવા કંપનીમાં તેઓ અમારી ઓફર મેળવવા અને ચૂકવવાનું કેવી રીતે પસંદ કરે છે તે સંયુક્ત વિશ્લેષણ દ્વારા છે અમારી ઓફરમાં ગ્રાહકોને કઈ નવી સુવિધાઓ શામેલ કરવાની જરૂર છે ગ્રાહકો અમારી ઓફરનો નિકાલ કરવા માટે કેવી રીતે તૈયાર છે અમારા ગ્રાહકોને કયા સ્તરની વેચાણ પછીની સેવાની જરૂર છે શું તેઓ તેના માટે ચૂકવણી કરવા તૈયાર છે ગ્રાહકો અમારી ઓફર માટે કઈ કિંમત ચૂકવવા તૈયાર છે આ હોઈ શકે છે આપણે આ પ્રશ્નોના જવાબો શોધવા માટે સંયુક્ત વિશ્લેષણની મદદ લઈ શકીએ છીએ સંચાર નિર્ણયો લેવા કેટલા લોકો અમારી ઓફરથી પરિચિત છે જે મનની ટોચ છે કેટલા લોકો અમારી ઓફર વિશે જાણે છે કેટલા લોકોને અમારી ઓફર ગમે છે કેટલા લોકો અમારી નવી ઓફરને વૈકલ્પિક ઓફર કરતા ખરીદવાનું પસંદ કરે છે જે હૃદયની ટોચ છે કેટલા લોકોએ અમારી ઓફર અજમાવી લોકોને અમારી ઓફર સાથે અન્ય કયા પૂરક ઓફર ખરીદવાની જરૂર પડશે પછી આપણે વિતરણના નિર્ણયો લેવાના છે માર્કેટ સર્વે અને લોકેશન મોડલ્સ આનો ઉપયોગ કરવો પડશે તો વિતરણની વૈકલ્પિક ચેનલો શું છે જેમ કે ફોર્મેટ જાળવી રાખો અથવા અમારી સેવાઓનું વિતરણ કરો આ કેવી રીતે બદલાઈ રહ્યા છે ગ્રાહકોને અમારી ઓફર પહોંચાડવાની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ રીત કઈ છે અમારા સર્વિસ હબ અને સર્વિસસ્કેપનું શ્રેષ્ઠ સ્થાન શું હશે કિંમતના નિર્ણયો લેવા ગ્રાહક સર્વેક્ષણ સંયુક્ત વિશ્લેષણ કરી શકાય છે તો એકલ એકમ કાફે ચેર રેસ્ટોરન્ટ ખુરશી સ્કૂલ સીટ બસટ્રેનએરલાઇન સીટ કિલોમીટર લેબર એજન્સી વ્યક્તિ કલાકો વગેરેની પ્રવૃત્તિ આધારિત કોસ્ટિંગ અથવા એબીસી શું છે બજારમાં સમાન સેવાઓની કિંમત શું છે લોકો અમારી ઓફર માટે કઈ કિંમત ચૂકવવા તૈયાર છે વૈકલ્પિક પ્રોડક્ટ સેવાઓની કિંમત શું છે કે જે અમારા ગ્રાહકોને અમારી સેવા પૂરી કરી રહી છે તે જરૂરિયાત પૂરી કરવા માટે ચૂકવવી પડશે અમારી સેવાઓના દરેક એકમની મૂલ્ય આધારિત કિંમત શું છે પછી માર્કેટિંગ કામગીરી માપવા આવે છે તે ગ્રાહક સર્વેક્ષણ દ્વારા છે તો અમારી કંપનીમાં કાર્યરત મૂડી પર વર્તમાન વળતર શું છે કેટલા લોકોએ અમારી ઓફર ઓછામાં ઓછી એક વખત ખરીદી છે કેટલા લોકો અમારી ઓફર ફરીથી ખરીદવા તૈયાર છે જે બજારની માંગ છે કેટલા લોકો અમારી ઓફરથી સંતુષ્ટ છે કેટલા લોકો અમારી ઓફરથી અસંતુષ્ટ છે તેઓ શા માટે અસંતુષ્ટ છે એટલે કે આપણે ગ્રાહકોની ફરિયાદો જોઈએ છીએ કેટલા લોકો અમારી ઓફરનો અન્યને સંદર્ભ આપવા તૈયાર છે ભાવમાં વધારો કરવામાં આવે તો પણ કેટલા લોકો અમારી ઓફર ખરીદવા તૈયાર છે પછી ગ્રાહક સેવા દ્વારા ગ્રાહક સંબંધોનું સંચાલન કરવા માટે આવે છે અમારા કયા ગ્રાહકો નફાકારક છે અમારા ગ્રાહકોમાંથી કયા બિન નફાકારક છે શું તેઓ ઓછા ખર્ચે અથવા વધારે કિંમતે ઓફર કરી શકાય અમે અમારા નફાકારક ગ્રાહકો સાથે કેવી રીતે સંપર્કમાં રહી શકીએ અમે અમારા નફાકારક ગ્રાહકોને કેવી રીતે પુરસ્કાર આપી શકીએ જેથી તેઓ અમારી ઓફર માટે વફાદાર રહે તેમને કયા પ્રકારનાં પારિતોષિકો અપીલ કરે છે અમારી ઓફર માટે કઈ પ્રકારની ગેરંટી આપવી પછી નવી ઓફર બજારો વિશે નિર્ણયો લેવા તો હાલના અથવા નવા બજારોમાં ગ્રાહકોને કઈ નવી તકોની જરૂર છે તેઓ તે ઓફર કરવા માટે કઈ કિંમત ચૂકવવા તૈયાર છે ગ્રાહકો નવી ઓફરનો ઉપયોગ કરવા અને તેનો નિકાલ કરવા માટે કેવી રીતે તૈયાર છે અમારા ગ્રાહકોને કયા સ્તરની વેચાણ પછીની સેવાની જરૂર છે શું તેઓ તેના માટે ચૂકવણી કરવા તૈયાર છે અમારી પાસે પ્રશ્નોની બેટરી છે જે અમે અમારા ગ્રાહકોને યોગ્ય સેવા આપવા માટે પૂછી શકીએ છીએ જે તેમને સંતોષી રાખી શકે છે પછી અમે સંશોધન હેતુઓ અને વિશ્લેષણ સાધનો પર જઈએ છીએ પ્રથમ કંપનીની ક્ષમતાઓને સમજવી એ માટે આપણે એચઆર દસ્તાવેજો અને કર્મચારીઓના ઇન્ટરવ્યુ જોવાનું રહેશે ગ્રાહક વિભાગની ઓળખ જેથી અમે આંકડાકીય સાધન ક્લસ્ટર વિશ્લેષણનો ઉપયોગ કરીએ બજારના વાતાવરણને સમજવું તે PEST વિશ્લેષણ દ્વારા કરવામાં આવે છે જેની આપણે અગાઉ ચર્ચા કરી છે અમારા સ્પર્ધકોને સમજવું તે સમજશક્તિ મેપિંગ દ્વારા છે બજારની માંગનો અંદાજ જે આગાહી મોડેલો દ્વારા છે ગ્રાહક અથવા ખરીદદારના વર્તનને સમજવું તે વિવિધતાના વિશ્લેષણ દ્વારા છે અમારી તકો વિશે નિર્ણય લેવો તે સંયુક્ત વિશ્લેષણ દ્વારા છે રિગ્રેસન એનાલિસિસ દ્વારા સંચાર નિર્ણય લેવો વિતરણનો નિર્ણય લેવો કે જે સ્થાન મોડેલો દ્વારા છે સંયુક્ત વિશ્લેષણ દ્વારા ભાવના નિર્ણયો લેવા વિવિધતાના વિશ્લેષણ દ્વારા માર્કેટિંગ કામગીરીનું માપન ગ્રાહક સંબંધોનું ફરીથી સંચાલન વિભિન્નતાનું વિશ્લેષણ અને જોડાણ વિશ્લેષણ દ્વારા અમારી ઓફર વિશે નિર્ણયો લેવા તો આ બધું આ પાઠમાં છે આશા છે કે તે મદદ કરશે